નમસ્તે છેલ્લા કેટલાક સત્રોમાં આપણે અંદાજો પરના કેસો પર ચર્ચા કરી રહ્યા છીએ જ્યાં સીમાંત કિંમતના જ્ઞાનનો ઉપયોગ આવતા વર્ષ માટે ડેટાને પ્રોજેકટિંગ કરવા માટે થઈ શકે છે આજે આપણે આ જ પ્રકારનાં કેસ સાથે આગળ વધવા જઈ રહ્યા છીએ જ્યાં પાછલા વર્ષોની માહિતી આપવામાં આવે છે અને તમારે પ્રોજેક્શન માટે ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરવો પડશે અને આપણે નાનો નિર્ણય લેવામાં પણ મેનેજમેન્ટને મદદ કરવી પડશે હું આશા રાખું છું કે તમને પ્રિન્ટઆઉટ મળી ગયું છે કૃપા કરીને આ કેસ કાળજીપૂર્વક વાંચો ડેટા અથવા માહિતી ફક્ત અંતમાં આપવામાં આવતી નથી તે વચ્ચે વચ્ચે ક્યાંક આપવામાં આવે છે તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તેને કાળજીપૂર્વક વાંચો અને તે મુદ્દાને રેખાંકિત કરો જે મહત્વપૂર્ણ છે ત્યાં ઘણા બધા ડેટા હોઈ શકે છે જે અપ્રસ્તુત છે પરંતુ કેટલાક મહત્વપૂર્ણ ડેટા હશે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી ફક્ત તે ચોક્કસ ભાગને રેખાંકિત કરો હું આગળ વધીશ હું દરેક લાઇન વાંચીશ નહીં પરંતુ તમે મારી સાથે વાંચી શકો છો તેથી ચીન પછી ભારત વિશ્વની બીજો સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક દેશ છે જેમાં ટોચની સિમેન્ટ કંપનીઓની સંખ્યા છે વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સ તરીકેરસ્તાઓનું માળખું વગેરે આવી રહ્યા છે માર્ગ નેટવર્કનાં આવાસોનાં પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે ઘણા સરકાર દ્વારા સમર્થિત છે ત્યાં વધુ વેચાણની સંભાવના છે અને આ રીતે આવતા વર્ષોમાં વધુ વૃદ્ધિની અપેક્ષા છે એટલું જ નહીં જે ભારતની ટોચની સિમેન્ટ કંપનીઓનો વિકાસ પણ કરશે વેચાણમાં અપેક્ષિત વૃદ્ધિ દર 2015 માં છે 10 15 ટકા છે યાદ રાખો કે આપેલ ડેટા 2014 નો ડેટા છે હવે આપણે 2015 માટે અનુમાન બનાવવું જરૂરી છે તમે છેલ્લા ભાગને વાંચી શકો છો તમે માહિતિપૂર્વક આપેલી માહિતીનો ઉપયોગ કરીને માર્ચ 2015 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે આશાવાદી અને નિરાશાવાદી અંદાજો લગાવો તેમજ એકમ દીઠ ખર્ચની ગણતરી કરો અને સામાન્ય અને રાહત ભાવ અંગેની સલાહ આપો જો મેનેજમેન્ટ વેચાણના ખર્ચ પર 20 ટકાના માર્જિનની ઇચ્છા રાખે છે બરાબર તો તેથી મૂળરૂપે તમારે 15 માર્ચના રોજ પૂરા થયેલા વર્ષ માટે પ્રક્ષેપણ કરવું પડશે આ વાસ્તવિક માહિતી પર આધારિત છે તેથી મેં કોઈ વર્ષ બદલ્યો નથી તેથી તમે જોશો કે આ પેરામાં અગાઉની મોટાભાગની માહિતી ફક્ત માહિતી ખાતર જ છે પરંતુ છેલ્લી બે લીટીઓ ખૂબ મહત્વપૂર્ણ છે કૃપા કરીને તે લીટીઓને રેખાંકિત કરો વેચાણમાં અપેક્ષિત વૃદ્ધિ દર શું આપવામાં આવે છે તે 10 અથવા 15 ની વચ્ચે ક્યાંક 10 થી 15 છે તેઓએ અમને નિરાશાવાદી અને આશાવાદી ગણતરી કરવાનું કહ્યું છે તેથી નિરાશાવાદી ગણતરી 10 આશાવાદી ગણતરી છે 15 કૃપા કરીને આ 10 અને 15 ટકાને રેખાંકિત કરો હવે વેચવાના ભાવમાં પણ 10 ટકાનો વધારો થવાની ધારણા છે ફરીથી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આના જેવા 10 ટકા વાંચીને આગળ વધો જ્યાં પણ તમને થોડી માહિતી મળી છે જે પ્રક્ષેપણ માટે ઉપયોગી છે તમારે તેને રેખાંકિત કરવું પડશે હવે બંગુર પરિવાર દ્વારા પ્રમોટ થયેલી જયપુરમાં 1979 માં કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને સિમેન્ટ ક્ષમતાના સ્થળો નવા પ્રોજેક્ટ્સ મલ્ટીપલ બ્રાન્ડ્સ વિશે કેટલીક માહિતી આપવામાં આવી હતી કર્મચારીની કુલ સંખ્યા 4698 છે અહીં એક નાની લાઇન છે કર્મચારીની કિંમત 15 ટકા વધી રહી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે તેને રેખાંકિત કરવું પડશે હું આશા રાખું છું કે તમે તેને જાતે ઓળખવામાં સમર્થ હશો શ્રીની એચઆર પહેલને ખુશ કરવાના અસાધારણ સ્વદેશી મોડેલ મુખ્ય ભૂમિકા ભજવે છે અને તે ભારતીય નૈતિક સિદ્ધાંતોનું પાલન કરતી કંપની છે તેથી તે વાંચવાનું ચાલુ રાખો અને કેટલીક માહિતી માર્ક કરો જે અમને પ્રોજેક્શન માટે મદદ કરશે અહીં જો તમે કાળજીપૂર્વક જોશો તો તે કહે છે કે કંપની કર્મચારીના ખર્ચ સિવાય તેના સંચાલન ખર્ચમાં 10 થી 12 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે કારણ કે તે પહેલેથી જ આપવામાં આવ્યું છે કે કર્મચારીના ખર્ચમાં 15 ટકાનો વધારો થઈ રહ્યો છે કારણ કે તેઓ પગારમાં વધારો આપવામાં થોડી ઉદારતા આપી રહ્યા છે પરંતુ અન્ય ખર્ચ માટે તેઓ 10 થી 12 ટકાની રેન્જમાં વધી રહ્યા છે તેથી કૃપા કરીને તેની નોંધ લો હા આ માહિતીનો ઉપયોગ કરીને આપણને હવે આશાવાદી અને નિરાશાવાદી બંને માટે 15 પ્રોજેક્શન આપવાનું રહેશે તે જોતા આ એક છેલ્લો પેરા હતો તેથી બે કોલમ બનાવો સામાન્ય સિમેન્ટના ભાવો અને છૂટછાટવાળા ભાવો અંગે સલાહ આપો જો મેનેજમેન્ટ વેચાણના ખર્ચ પર 20 ટકાના ગાળાની ઇચ્છા રાખે તો પછી વેરીએબિલીટી ટકાવારીઓ વિશે કોષ્ટક આપવામાં આવે છે હવે કિંમત બંધારણ ચલ કિંમત તેથી કાચો માલ 90 ટકા વીજળી અને બળતણ 80 ટકા અને તેથી વધુ એડમિન વેચવાનું બ્રેકઅપ પણ આપવામાં આવે છે કારણ કે ત્યાં કુલ ખર્ચ છે જે 80 ટકા આપવામાં આવે છે તે 20 ટકા એડમિન છે પછી માર્ચ 14 ના પી અને એલ એકાઉન્ટને P L Account આપવામાં આવે છેબરાબર તેથી અન્ય બધી વસ્તુઓ સીધી આપવામાં આવે છે પરંતુ વેચાણ અને એડમિન એકસાથે આપવામાં આવે છે તે આ ગુણોત્તર 80 20 માં તોડવા જોઈએ અને બાકીનો ડેટા ઉપયોગી છે છેલ્લી વાક્ય પણ તમને તેના વિશે કહે છે મેટ્રિક ટન લાખોનું વેચાણ બરાબર છે હવે ગયા વર્ષનું આ પી અને એલ ખાતું P L Account લો તે સંપૂર્ણ પી અને એલ નથી અને નફા નુકસાન વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી તે ગયા વર્ષના નફામાં જે માર્ચ 14 છે ત્યારબાદ બે કોલમ અથવા 15 બનાવો એક નિરાશાવાદી માટે આશાવાદી છે અને બધી માહિતીને લાગુ કરો જે ખર્ચ માળખાના ફેરફારમાં ફેરફાર વિશે આપવામાં આવે છે અને તેથી અને માર્ચ 15 ના અંદાજોને ઠીક કરો તેથી શું તમે તૈયાર છો કૃપા કરીને મારી સાથે કરો પરંતુ સમય બચાવવા માટે મેં તમારા માટે ફોર્મેટ તૈયાર કરી દીધું છે તેથી આ 2014 નો ડેટા છે કેમ કે જેવી કાચી માહિતી આપવામાં આવે છે કે આરએમ કિંમત 494 છે મને લાગે છે કે તમને યાદ છે કે આપણે ઓપરેટીંગ ખર્ચને ચલ અને નિશ્ચિતમાં બદલવાની જરૂર છે તેથી તેમને તોડી નાખો આ વિરામ અનુમાન લગાવવા માટે મદદરૂપ થશે બરાબર તેથી આ પાંચેય ખર્ચ તમે છોડી દેશો પછી તમે ઘસારો પણ લેશો પછી વેચાણની તુલનાત્મક વેચાણ મેળવશો તમને ઓપરેટિંગ પ્રોફિટ મળશે પછી અન્ય આવકના વ્યાજ અને પછીથી 2015 માટે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરો સ્લાઇડનો સંદર્ભ લો 0917 શું તમે મારી સાથે છો ચાલો આપણે એક પછી એક ઉત્તર જોવાની કોશિશ કરીએ તેથી હવે આરએમના ચલ ઘટક તમે જાણો છો કે આપેલ માહિતી મુજબ 90 ટકા ચલ હતા આ છેલ્લા વર્ષોનો આરએમ ખર્ચ છે તેથી અમે 90 ટકાનો ગુણાકાર કર્યો છે જે 858 6 પર આવે છે તે હમણાં યાદ નથી કોઈ પ્રક્ષેપણ આ છેલ્લા વર્ષોનો ડેટા છે હવે આ ડેટા અનુમાન લગાવવા માટે ઉપયોગી થશે હવે ફિક્સ્ડ કોસ્ટ 954 થી 10 ટકાનો છે કારણ કે વેરીએબલ ખર્ચ માફ કાચો માલ 90 ટકા વેરીએબલ અને 10 ટકા ફિક્સ છે શું તમે મેળવી રહ્યા છો તે જ રીતે દરેક ઘટક માટે કરો તમે આ શીટ પર જઈ શકો છો આરએમ માટે આ ટકાવારી 90 છે તે શક્તિ છે તે 80 કર્મચારી છે તે 70 છે અને તેથી વધુ તેથી ચલ પાવર કિંમત 1103 2 ચલ સ્થિર કિંમત 275 8 કર્મચારીની કિંમત વેરીએબલ 276 નિશ્ચિત 118 અન્ય ઉત્પાદન ખર્ચ તે આપેલ નથી વેરીએબિલીટી વેચવાની ટકાવારી આપણે ફક્ત નીચે જઇ શકીએ છીએ આ અન્ય ઉત્પાદન ખર્ચ છે તેથી અમે તેને સતત માન્યું છે કારણ કે તમે જોશો કે મોટાભાગની ચલ વસ્તુઓ પહેલેથી જ કાચા માલ પાવર જેવી સમાપ્ત થઈ ગઈ છે તેથી આ એક નિશ્ચિત ખર્ચની સંભાવના છે તેથી અમે તેને હમણાં જ લીધું છે કારણ કે હવે તેનું વેચાણ છે વેચવા માટે તમારે બે વસ્તુઓ કરવી પડશે જે તમે અવલોકન કરશો કે વેચાણ અને એડમિન ખર્ચ એક સાથે 596 આપવામાં આવે છે અને તેઓએ વેચાણ માટે 80 ટકા અને એડમિન માટે ૨૦ ટકા બ્રેકઅપ આપ્યું છે તેથી પ્રથમ વેચાણ કિંમત તરીકે 59૦ ટકા લો અને તે પછી વેરીએબિલીટીની ટકાવારી લાગુ કરો જે 60 ટકા ખર્ચ છે બરાબર તેથી 596 એ વેચવાની કિંમત 0 8 થી 0 6 માં 0 8 થી 0 4 માં સુધારેલ છે એડમિન ખર્ચ માટે એડમિન ખર્ચ ફક્ત 20 ટકા છે તેથી 596 થી 0 2 માં 0 1 અને નિશ્ચિત ભાગ 0 2 માં 0 9 છે આ 596 કુલ એસ અને ડી પ્લસ એડમિન હતું જેને આપણે ચાર ભાગમાં તોડી નાખ્યો છે તે યથાવત્ રહેશે તેથી તમે જોઈ શકો છો કે ઘસારા ની કિંમત 550 હતી હવે તમામ ડેટા તમારી પાસે ઉપલબ્ધ છે તમે કુલની ગણતરી કરી શકો છો જે વેચાણની કિંમતનો અધિકાર છે તેથી હું 5065 મેળવી રહ્યો છું કૃપા કરીને તપાસો કે તમે કોર્સ મેળવશો કે નહીં કુલ કોઈ પણ રીતે તમે પહેલાં તેને ભંગ કર્યા વિના કરી શક્યા હોત પરંતુ પ્રક્ષેપણ હેતુઓ માટે વિરામ મદદરૂપ થાય છે હવે તેનું વેચાણ 5887 સીધું આપવામાં આવ્યું છે તેથી તમને 822 અન્ય આવક 104 તરીકે ઓપરેટિંગ નફો મળશે તેથી પીબીઆઇટી 926 છે તેના પર વ્યાજ લે છે જે 129 છે કર પહેલાં 797 છે મને લાગે છે કે આ શીટમાં તેઓએ કર પહેલાં નફો ન આપ્યું હોય સ્લાઈડ સમયનો સંદર્ભ લો 1513 તેથી ઘસારા સુધી બધી વસ્તુઓ આપવામાં આવે છે કે આપણે પીબીટી ના આ આંકડાની ગણતરી કરવી છે શું તમે મારા જેવા જ આંકડા મેળવી રહ્યા છો મારી જાતે કરો તે આપણે તપાસીએ છીએ હવે આના પર ટેક્સ લેવામાં આવશે તે રકમ તમને આપવામાં આવે છે તે 124 છે તેથી કર પછી નફો મેળવો જે 697 માફ કરજો 673 પીબીટી માઇનસ ટેક્સ તમને કર પછી નફો મળશે પછી તેઓએ ઇક્વિટી ડિવિડન્ડ જેવી કેટલીક વધારાની માહિતી આપી છે અને કોર્પોરેટ ડિવિડન્ડ ટેક્સ કે જે ખરેખર કિંમતનો હિસાબનો ભાગ નથી પરંતુ અમે ફક્ત તેનો ઉલ્લેખ કરીશું જેથી આપણે જાળવી રાખેલી કમાણીની ગણતરી કરી શકીએ તેથી ડિવિડન્ડ પ્લસ ડિવિડન્ડ ટેક્સ 90 છે અને જાળવી રાખેલી કમાણી 583 છે હવે તેઓએ અમને મેટ્રિક ટનમાં પણ કુલ વેચાણ આપ્યું છે અમે તેનો ઉલ્લેખ કરીશું કારણ કે આપણે યુનિટ દીઠ ખર્ચની ગણતરી કરવા માંગીએ છીએ તેથી 124 લાખ મેટ્રિક ટન અને અમે સી દીઠ યુનિટ દીઠ ખર્ચની ગણતરી સી 36 પર સી 22 શું છે આ ઘસારા સહિતના વેચાણની આ કિંમત હતી પરંતુ અન્ય આવક અને વ્યાજ સહિત નથી આ વેચાણના ખર્ચ 5065 ને 124 દ્વારા વહેંચવામાં આવ્યો છે તેથી તમને 4૦84 મળે છે આ સિમેન્ટ બરાબર મેટ્રિક ટન દીઠ ખર્ચ છે સિમેન્ટની કેટલીક જાતો હોઈ શકે છે પરંતુ અમે માની લીધું છે કે આપેલ કેસ પ્રમાણે તેનું વેચાણ એકસરખું છે 124 લાખ મેટ્રિક ટન છે તેના આધારે તમને આ મેટ્રિક ટન 4084 નો આંકડો મળે છે તેથી જ તે 100 દ્વારા ગુણાકાર થાય છે શું તમે તેને નોંધ્યું છે કારણ કે અન્ય તમામ આંકડા કરોડોમાં હતા માત્ર વેચાણ લાખો મેટ્રિક ટનમાં આપવામાં આવે છે તેથી જ્યારે તમે વિભાજીત કરો ત્યારે તમારે 100 દ્વારા ગુણાકાર કરવો પડશે ત્યારે તમને મેટ્રિક ટન કિંમત 4087 બરાબર મળશે હવે અહીં પ્રક્ષેપણ માટે જતાં પહેલાં માની લો કે તમારે છૂટક વેચાણ કિંમત સામાન્ય વેચાણ કિંમત અને રાહત વેચવાની કિંમતની ગણતરી કરવી જરૂરી છે તમે તે કેવી રીતે કરી શકશો વેચાણના ભાવની ગણતરીના નિયમ મુજબ તે આપવામાં આવ્યું છે કે મેનેજમેન્ટ વેચાણના ખર્ચ પર 20 ટકાના અંતરની ઇચ્છા રાખે છે સામાન્ય અને રાહત વેચવાની કિંમત અંગેની સલાહ અમને ચાલો જોઈએ કે સામાન્ય વેચાણ કિંમત શું હશે અમે યુનિટ દીઠ તેમની કિંમત હવે જાણીએ છીએ તેનો ઉપયોગ કરીને તમે તેઓ પૂછે છે તે કારણની ગણતરી કરી શકો છો અથવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે અથવા તેઓ કિંમત પર 20 ટકાના ગાળાની ઇચ્છા રાખે છે તેથી 4087 થી 1 2 તે મળતા સામાન્ય વેચાણ ભાવ હશે આપેલ ડેટા માટે પણ અમે હજી આવતા વર્ષે પ્રોજેક્ટ કરી રહ્યા નથી હવે સામાન્ય વેચવાના ભાવની ગણતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે છૂટક વેચાણ કિંમત કેટલી હશે કારણ કે સામાન્ય અને છૂટછાટ વેચવાના ભાવ અંગે આપેલ કેસ સલાહ મુજબ તેથી જો તમને યાદ હોય કે અમે વિશેષ ભાવો પર કેટલાક કેસો કર્યા હતા અથવા કહીએ કે સરકારી કરાર અથવા તે કરારો જ્યાં સામાન્ય બજારને અસર થતી નથી તેથી સામાન્ય રીતે અહીં તમે વેચાણના ચલ કિંમત વત્તા કેટલાક નફાના ગાળો પર વેચશો હવે અહીં વેરીએબલ કિંમત આપવામાં આવી છે હવે તમારી પાસે વેરીએબલ પ્લસ ફિક્સ નો બ્રેકઅપ છે તેથી સૌ પ્રથમ વેચાણની કુલ વેરીએબલ કિંમતની ગણતરી કરો જે 2536 છે તે તપાસો કે કયા ઘટકો લેવામાં આવે છે 5 8 11 15 અને 18 તેથી તમે 5 ઉપર જઈ શકો છો તે કાચો માલના વેરિયેબલ ભાગ છે તો પછી 8 વીજળી અને બળતણ 11 15 અને 18 શું તમે આ આંકડો મેળવી રહ્યા છો 5 8 11 15 અને 18 અમે પરચુરણ ઉત્પાદન ખર્ચો લીધો નથી કારણ કે અમે તે બધાને નિશ્ચિત બરાબર તરીકે ધારણ કર્યા છે હવે વેચાણના આ ચલ ખર્ચના આધારે રાહત વેચવાની કિંમતની ગણતરી કરવાનો પ્રયાસ કરો તો છૂટક વેચાણ કિંમત કેટલી હશે તેમના ધોરણ મુજબ તેઓ તેમના વેચાણના ખર્ચ પર 20 ટકાની અપેક્ષા રાખે છે તેથી છૂટછાટની કિંમતમાં તે વેરિયેબલ કિંમત પર 20 ટકા રહેશે તેથી સી 42 માં 1 2 જે 3043 હશે સામાન્ય વેચાણ કિંમત 4901 હશે છૂટછાટ કોઈપણ નિશ્ચિત ખર્ચ વસૂલ્યા વિના છે પરંતુ નજીવા નફામાં 20 જેટલો ચાર્જ લે છે તેથી 3043 બરાબર તેથી આ સવાલ મુજબ તેઓએ અમને 2015 ની ગણતરી કરવાનું કહ્યું છે પરંતુ પહેલા અમે તે 14 માટે કરી દીધું છે હવે જો તમે 124 ના લાખ મેટ્રિક ટન દીઠ વેચાણ ધ્યાનમાં લો તો તે કરોડોના કુલ આંકડા હતા યુનિટ દીઠ કિંમત 746 હશે અને તેથી રાહત ભાવ જે ૨૦ ટકા છે તે મેટ્રિક ટન દીઠ 896 આવે છે આ અંતિમ જવાબ છે કે તમે તેને મેળવી રહ્યા છો આ કેવી રીતે ગણતરી કરવામાં આવે છે 746 ફક્ત નિરીક્ષણ કરો કે તે 29 બાય 29 43 29 છે હા આ 43 છે અને તે 42 પર 43 હોવું જોઈએ હું અહીં એક ફેરફાર કરીશ તમે મેળવો છો 42 એ વેચાણની એક ચલ કિંમત હતી અને યુનિટ દીઠ કિંમત આ એકમ દીઠ ચલ કિંમત છે જે ખરેખર 2045 હશે હું તેને વધુ સ્પષ્ટતા માટે અહીં સ્પષ્ટ કરીશ કે આ યુનિટ દીઠ ચલ કિંમત છે અને છૂટક વેચાણ કિંમત સી 44 માં 1 2 છે છે તમને મળી રહ્યું છે મને લાગે છે કે હું આ કાઢી નાખીશ કારણ કે નહીં તો તમે મૂંઝવણમાં આવી જશો તેથી હવે નિયમિત વેચાણ ભાવ આ છે અને રાહત વેચવાની કિંમત ઘણી ઓછી છે તે વર્તમાન વર્ષ માટે 2454 છે જે તમે બધાને મળ્યું છે ચાલો હવે આપણે પ્રોજેક્શન માટે આગળ વધીએ હવે કાચા માલની ચલ કિંમત તમને જાણીતી છે તમે કેવી રીતે આશાવાદી પ્રક્ષેપણ કરશો 15 થી 1 1 માં આશાવાદી પ્રક્ષેપણ માટે જુઓ અમે ફરીથી કેસ પર જઈશું હવે તે ખૂબ સ્પષ્ટપણે આપવામાં આવ્યું છે જો આપણે કાચા માલની કિંમતના વિભાગ પર જઈએ તો તમામ અપેક્ષિત વૃદ્ધિ દર 10 થી 15 ટકા છે તેથી નિરાશાવાદી 10 છે આશાવાદી 15 છે અને કાચા માલની કિંમતમાં કેટલો વધારો છે શું તેઓએ કોઈ સંકેત આપ્યો છે જુઓ ઓપરેટીંગ ખર્ચ 10 થી 12 ટકા વધવાની સંભાવના છે અને કાચા માલના ખર્ચ વિશે શું મને લાગે છે કે કર્મચારીની કિંમત સિવાયની દરેક વસ્તુ 10 થી 12 ટકા હશે તેથી કાચા માલની કિંમતમાં પણ 10 થી 12 ટકાનો વધારો થવાનો છે જુઓ આ એક આશાવાદી અંદાજ છે આપણે 15 ટકાની વૃદ્ધિ ધ્યાનમાં લઈશું જે વોલ્યુમ ની વૃદ્ધિ છે જે ઊંચી બાજુ છે પરંતુ કિંમતોની નીચી બાજુ વૃદ્ધિ છે જે કાચા માલના ભાવો તેથી તમે 1086 મેળવી રહ્યાં છો હવે નિશ્ચિત ઘટક માટે આપણે ફક્ત 10 ટકાના વધારાને ધ્યાનમાં લઈશું જે 104 છે હવે જો તમે નિરાશાવાદી માટે ગણતરી કરવાનો પ્રયાસ કરો તો નિરાશાવાદી જુઓ કે શું થાય છે ઓછી વૃદ્ધિ દર માત્ર ૧ ૧ એટલે કે ૧૦ ટકા લેવામાં આવે છે પરંતુ ખર્ચમાં ઊંચો વધારો થવાની સંભાવના જે 12 ટકા છે કાચા માલના ખર્ચને કારણે આ બાબતે કોઈપણ ખર્ચ 10 ટકાથી વધીને 12 ટકા થઈ શકે છે જેને આપણે જોઈ રહ્યા છીએ તે નિરાશાવાદી છે ખર્ચમાં 12 ટકા અને વોલ્યુમમાં માત્ર 10 ટકાનો વધારો તેથી તે 1097 છે જ્યાં સુધી નિશ્ચિત ખર્ચની વાત છે ત્યાં સુધી તે વોલ્યુમથી અસરગ્રસ્ત નથી ફક્ત તે કિંમતમાં 12 ટકાનો વધારો ધ્યાનમાં લેશો શું તમે મેળવશો હું આશા રાખું છું કે સમયના હિતમાં હવે તે સ્પષ્ટ થઈ ગયું છે હું થોડો ઝડપથી આગળ વધીશ હવે પાવર અને ઇંધણ તે અહીં ચલ છે તેથી તેમાં 15 ટકાનો વધારો થયો છે અને 11 ટકા અથવા અને 10 ટકા જે 1 15 1 10 છે પરંતુ નિરાશાવાદી ગણતરી માટે આપણે નિયત માટે 1 12 લઈશું માત્ર વોલ્યુમ સાથે કરવાનું નહીં ખર્ચમાં ફેરફારને કારણે કિંમત નિર્ધારિત ખર્ચમાં ફેરફાર થાય છે તેથી તે 10 ટકા અથવા 12 ટકા બરાબર દ્વારા વધે છે તેથી 1 1 માં અને 1 12 માં નિરાશાવાદી કિસ્સામાં તમે મને મેળવશો કૃપા કરીને આવતા એક કર્મચારીના ખર્ચ માટે સમાન પ્રમાણ લાગુ કરો પરંતુ જો તમને યાદ હોય કે તે આપવામાં આવ્યું હતું કે કર્મચારીની કિંમતમાં 15 ટકાનો વધારો થવાની સંભાવના છે તેથી આશાવાદી ગણતરી માટે તે 1 15 માં 1 15 માં છે નિરાશાવાદી ગણતરી માટે તે ૧ ૧ માં ૧ છે કારણ કે કર્મચારીના નિશ્ચિત ભાગ માટે તે કોઈ પણ સંજોગોમાં 15 ટકાનો વધારો કરશે બંને કેસોમાં તે 15 ટકાનો વધારો છે અન્ય ઉત્પાદન ખર્ચમાં તે 10 ટકા અથવા 12 ટકાના દરે વધશે કારણ કે અન્ય તમામ કિંમતો 10 અથવા 12 વધશે તે પ્રકૃતિમાં નિશ્ચિત છે તેથી કોઈ ઘટક ચલ નથી હવે એસ અને ડી S D ચલ ભાગ સમાન નિયમ પર જવા માટે 1 15 માં 1 1 અને 1 12 માં લાગુ થાય છે 1 1 અને 1 12 માં નિયત ભાગ માટે તમે મને મેળવશો સમાન નિયમ ચલ ભાગ માટે લાગુ પડે છે હું ફક્ત થોડી ઝડપી જઈશ કૃપા કરીને તેને તપાસો આપેલ માહિતી પ્રમાણે કસારા માટે કોઈ ફેરફાર નહીં તેથી અમે ફક્ત તે જ આંકડાઓ સાથે ચાલુ રાખીશું હવે તમને બધી માહિતી માટે આશાવાદી અને નિરાશાવાદી બંને માટે ડેટા મળ્યો કૃપા કરીને કુલ તપાસો કુલ તમે અહીં જોઈ શકો છો તે વેચાણની કિંમત આપે છે આશાવાદી 5956 નિરાશાવાદી 5903 છે આશાવાદી વેચાણ માટે વેચાણ 10 ટકાના નિરાશાવાદી વેચાણ વૃદ્ધિ માટે 15 ટકાની વૃદ્ધિ હવે ઓપરેટીંગ પ્રોફિટ ઓપરેટીંગ નફો એ વેચાણની માઇનસ વેચાણની કિંમત છે તેથી તમને 1490 અને 1219 મળી રહ્યાં છે બીજી આવક પીબીઆઈટી ની હશે જે 1594 અને 1323 છે વ્યાજમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં તેથી તમે ગણતરી કરી શકો છો જે 1465 અથવા 1194 છે તમે કરની ગણતરી કેવી રીતે કરશો અમે અગાઉના વર્ષની જેમ સમાન દૃશ્ય લાગુ કરીશું પરંતુ તે માટે કર દરની ગણતરી કરવી વધુ સારું છે તેથી અમે અહીંના અગાઉના વર્ષના ટેક્સ દરની ગણતરી કરી છે જે સી 31 પર સી 32 છે તમે તેને 15 ટકા તરીકે મેળવશો હવે આશાવાદી અને નિરાશાવાદી બંને દૃશ્યોમાં 15 ટકા વસૂલવામાં આવ્યો છે અન્ય આંકડાઓ યથાવત છે જેમ કે પેટ ઇક્વિટી ડિવિડન્ડ જાળવી રાખેલી કમાણી અને તેથી વધુ હવે ક્વોન્ટમ ની દ્રષ્ટિએ વેચાણને જુઓ નિરાશાવાદીઓ માટે આશાવાદી વેચાણમાં 15 ટકાનો વધારો થાય છે વેચાણમાં 10 ટકાનો વધારો થાય છે અને આશાવાદી અને નિરાશાવાદી માટે આ એકમ દીઠ ખર્ચ છે હવે વેચાણના ભાવ સામાન્ય આશાવાદીઓ 5012 નિરાશાવાદી હશે 5093 આ તમે જાણો છો કે કેવી રીતે ગણતરી કરવામાં આવે છે અમને યુનિટ દીઠ ખર્ચ મળે છે અને 20 ટકાનો ઉમેરો છૂટ માટે તમારે પહેલા વેરિયેબલ કિંમતની ગણતરી કરવી પડશે હવે વેરીએબલ ખર્ચ લેવામાં આવશે કુલ તમે વેચાણ ક્વોન્ટમ જાણો છો યુનિટ દીઠ ચલ કિંમતની ગણતરી કરો અને 20 ટકા ઉમેરો આ અમને રાહત ભાવ આપે છે તમે મને મેળવો છો હું આશા રાખું છું કે બધું જ તમારા માટે સ્પષ્ટ છે કૃપા કરીને હું હલ કરું છું તેમ તેને હલ કરવાનો પ્રયાસ કરો અને હવે તમે જે કાંઈ પણ બરાબર કર્યું તે તપાસી શકો તેથી આ સાથે અહીં અટકીશું નમસ્તે